તેથી આપણે તે આ પછી જોયું છે તે બંને બાજુએ આપણે તેને કે તમારા ક્ષેત્ર 1 ની રેટેડ ક્ષમતા દ્રારા વિભાજીત કરી રહ્યા છીએ તે મેગાવાટમાં છે બરાબર મેગાવાટમાં છે તેથી જો તમે આવું કરો છો તો પછી આ એકમ દીઠ હશે તેથી આ સમીકરણ 23 છે આગળ વધતા પહેલા એક વાત હું એ કહેવા માંગુ છું કે તેથી પછી મારો મતલબ આ સમીકરણ 23 પછી ફરીથી અને ફરીથી આપણે યુનિટ દીઠ નહીં લખીશું p u આપણે ખાલી લખીશું પરંતુ તે સમજી શકાય તેવું છે કે આ બધી માત્રા એકમ મૂલ્યો દીઠપર યુનિટ વેલ્યુસ છે તેથી જ્યાં

હવે ત્યાં સમીકરણ 23 પણ લખી શકાય છે જેનો મતલબ આ સમીકરણ આ સમીકરણ 23 તમારા આ તરીકે લખી શકાય છે આ સમીકરણ 24 છે વસ્તુઓ કેવી રીતે આવી રહી છે સામાન્ય રીતે તમે જાણો છો કે F એ નજીવી ફ્રીકવંસી છે હવે તેથી કહો કે આ સામાન્ય વસ્તુ ડેલ્ટા ડોટ છે તેથી માટે તેથી આનો અર્થ એ કે જો હું નાનો ખ્યાલ લઉં તો પછી તેથી તેનો અર્થ એ કે જો તમે નું સંકલનઇન્ટિગ્રેટ કરો છો એ જ રીતે અહીં તેના કારણે આ સમીકરણ માં તે આનો અર્થ એ કે આ સમીકરણ 23 માં તમે અવેજી કરો અને અહીં તમે અવેજી કરો ને બહાર લો તેથી તે બનશે આ સમીકરણ 24 છે જ્યાં અને એ ક્ષેત્ર 1 અને ક્ષેત્ર 2 માં ફ્રીકવંસી ડેવીએશન છે જો ત્યાંના કોઇ એક ક્ષેત્રમાં અથવા બંને ક્ષેત્રમાં લોડમાં ફેરફાર થાય છે તેથી તે જ રીતે ક્ષેત્ર 2 થી ક્ષેત્ર 1 તરફ વહેતો પાવર આ હું આ નિરીક્ષણથી નહી કરું તમે ક્ષેત્ર 2 થી ક્ષેત્ર 1 તરફ વહેતો પાવર લખી શકો છો તેનો અર્થ આ બાજુથી તે બાજુ જો તમે અહીં દિશા લેશો તો તે 1 to 2 બતાવશે તેનો અર્થ એ કે જો આ દિશામાં પાવર 2 થી 1 તરફ વહી જાય છે તો તમે સીધું લખી શકો છો તેથી માત્ર ફકત તેની વિરુદ્ધ તેથી મૂળભૂત રીતે મૂળભૂત રીતે જો તમે ડાયાગ્રામમાં જોશો તો જો તમે આકૃતિમાં જુઓ કારણ કે ત્યાં લાઇન રેઝિસ્ટંસ અવગણવામાં આવે છે તેથી અહીં જો તે છે અને આ બાજુ જો તે છે તો વાસ્તવિક એકમમાં જ્યારે તે મેગાવાટમાં છે મૂળભૂત રીતે એ માઇનસ ના બરાબર છે કારણ કે નુકસાનલોસ અવગણવામાં આવે છે તેથી દરેક જગ્યાએ આ વિચલન ડેવીએશન સમાન રહેશે આપણે પાવર લોસને ગણતા નથી ખરુ ને તેથી આ સમીકરણ તે જ રીતે આપણે લખી શકીએ છીએ પરંતુ તેમાં પરંતુ જ્યાં પણ તે ક્ષેત્ર 2 માં છે તેથી જ રેટેડ ક્ષમતા દ્વારા વિભાજિત થાય છે ખરુ ને તેથી આ તમારું દ્વારા વિભાજિત થશે પહેલા જે તે ક્ષેત્ર 1 માં હતું તેથી જ તે તમારા દ્વારા બંને બાજુથી વિભાજિત થશે તેથી તેનો અર્થ એ કે આ એકમ દીઠ છે મેં તમને કહ્યું હતું કે હું ફરીથી અને ફરીથી ઉલ્લેખ કરીશ નહીં પરંતુ આ એકમ દીઠ છે તેથી આ છે બરાબર તેથી જો સમીકરણ 24 ને સમીકરણ 25 દ્વારા વિભાજીત કરો તો તેનો અર્થ એ કે તમારું આ 24 છે તેથી સમીકરણ 24 ને સમીકરણ 25 દ્વારા વિભાજીત કરો તેનો અર્થ આ એક તેનો અર્થ એ કે આ એક તેથી જો તમે કરો છો તેથી તમને મળશે તેનો અર્થ એ કે એ આપણે ક્ષેત્ર ક્ષમતા ગુણોત્તર કહીશું પરંતુ બાદબાકી ચિન્હનું ધ્યાન રાખવામાં આવે છે જો તમે અહીં માઈનસ સાઇન લેશો નહીં તો બ્લોક ડાયાગ્રામ કે જે તે સાથે બદલાઈ જશે બરાબર નહીં તો જો તમે લેશો ખરેખર એ ક્ષેત્રની ક્ષમતાનો ગુણોત્તર છે પરંતુ આ બાદબાકી ચિહ્ન સાથે કેટલીકવાર આપણે આને ક્ષેત્ર ક્ષમતા ગુણોત્તર પણ કહીએ છીએ તેથી આ તે ખરેખર લખાયેલું છે તેથી એકવાર તે થઈ જાય કે જેને તમે આ ગુણોત્તર તરીકે કહો છો તમારો તેથી તેથી જ આ સામાન્ય રીતે જો તમે વાસ્તવિક એકમ લેતા હોય તો મારો અર્થ તે છે કે મેગાવાટમાં તે ભૂલી જાઓ કે માની લો કે તે એક નથી તે એકમના મૂલ્યો દીઠ નથી તેથી જો તે મેગાવાટ છે તો જો અને જો ખરેખર કારણ કે કારણ કે નુકસાનલોસ અવગણવામાં આવે છે તેથી લાઇનના કોઈપણ તબક્કે આ પાવર તમે સમાન રહેશે કારણ કે નુકસાનલોસની આપણે અવગણના કરી છે તેથી હવે સમીકરણ 10 ના સંદર્ભ થી ક્ષેત્ર એક નું ઇન્ક્રીમેંટલ પાવર બેલેન્સ સમીકરણ લખી શકાય છે કેમ કે આપણે પહેલા જોયું છે કે તમે જાણો છો કે આ એક જુઓ માની લો કે તમારી પાસે જનરેટર છે ધારો કે તમારી પાસે જનરેટર છે ધારો કે તે પાવર કહો કે આપે છે અને આ તમારો લોડ છે તે કહે છે કે આપણે તમારો લખી રહ્યા છીએ અને જનરેશન પાવર કહો કે પણ બદલાય છે અને આ ટાઇ લાઈન જોડાયેલ છે તો આ તમારો પાવર છે આ 1 છે અને આ બાજુ 2 છે તેથી આ તમારો છે તો પછી અહીં પાવર બેલેન્સ સમીકરણ શું છે એ લોડ વિક્ષેપ દરમિયાન ને કારણે છે બરાબર તેનો અર્થ એ છે કે જનરેશનલ લોડ વચ્ચે ટ્રાંઝીઇન્ટ અસંતુલન તેથી તે ટાઈ પાવરને પણ અસર કરશે તેથી જો તમે ફક્ત પાવર બેલેન્સ સમીકરણ લખો છો તો છે પહેલાની જેમ આ એ જ રીતે તે ખરેખર સમાન છે તેથી આ સમીકરણ ક્ષણિક અસંતુલન દરમ્યાનનું છે આપણે પછીથી જોઇશું પરંતુ સ્થિર સ્થિતિમાં શું થશે આ ટર્મ નાબૂદ થશે કારણ કે સ્થિર સ્થિતી વિકલન એ 0 પર છે ફક્ત આ શબ્દટર્મ અસ્તિત્વમાં છે જે પછીથી જોઇશું હવે તેથી ક્ષણિક અસંતુલન દરમ્યાન તેથી સ્થિર સ્થિતિમાં કારણ કે જો તમે સ્થિર સ્થિતિ પર આ સમીકરણ લખો તો બરાબર પરંતુ જો તમે તફાવત લેશો તો આ છે અને આ ક્ષણિક અસંતુલન દરમિયાન થશે તેથી તે તમારું હશે સમાન વસ્તુ જે આપણે એક જ ક્ષેત્ર સિસ્ટમ માટે જોઈ છે વિગતવાર અલગ કેસ માટે આપવામાં આવ્યું છે આ તે ક્ષેત્ર એક માટે છે તેથી જ તમે મૂકી રહ્યાં છો એચ 1 એ ઇર્ન્શિયા અચળ છે તેથી આ ખરેખર સમીકરણ 27 છે ખરું ને તેથી આગળ તે છે કે જો તમે લેપ્લેસ ટ્રાંસફોર્મ આ સમીકરણની બંને બાજુએ લઈ જાઓ છો અને આ સમીકરણ ફરીથી અને ફરીથી orઅથવા ન મૂકીએ તો તે સમજી શકાય તેવું છે જો તમે લેપ્લેસ ટ્રાંસફોર્મને પહેલાની જેમ રૂપાંતરિત કરો છો અને ફક્ત સરળ કરો છો તો સરળ કરો ખરું તો શું મળશે તે સમીકરણ 28 છે ખરેખર અલગ સિસ્ટમ માટે ત્યાં નથી બાકી સમાન છે તે પણ અહીં ત્યાં જ છે તેથી જ માઈનસ તે જ વસ્તુ અગાઉના અલગ કેસોમાં તે હતું હવે તે ક્ષેત્ર 1 માટે છે તેથી જ તે માં છે બરાબર તેનો અર્થ એ છે કે જ્યાં આપણે જાણીએ છીએ કે અલગ કેસ માટે આપણે ક્ષેત્ર માટે જોયું છે તે જ રીતે આપણે જોયું છે એ ક્ષેત્ર 1 માટે છે તેથી જ તેથી આ તમારું સમીકરણ 29 છે તેથી આ સમજી શકાય તેવું છે બરાબર તમે લેપલેસ ટ્રાંસવર્સને અલગ કેસ ની જેમ જ લેતા હોવ પરંતુ અહીં એક જ શબ્દ ઉમેરવામાં આવ્યો છે કારણ કે એકબીજા સાથે જોડાયેલો કે છે ખરુ ને તેથી એકવાર આ થઈ જાય પછી ફક્ત થોડી રાહ જુઓ તેથી એકવાર આ થઈ જાય પછી આ વસ્તુ માટેનો બ્લોક ડાયાગ્રામ જો તમે રજૂ કરવાનો પ્રયાસ કરો અને તે તમારો આ બ્લોક ડાયાગ્રામ છે તેથી તમે આ લખી શકો છો અને આ કહો કે તે ક્યાંકથી આવી રહ્યું છે તે પછીથી જોઇશું પછી નો ગુણાકાર કરો અને આઉટપુટ એ છે કે આ ખરેખર ક્ષેત્ર 1 માટે બ્લોક ડાયાગ્રામ છે આ ખરેખર ફક્ત તમારો પાવર છે તમારા આ પાવર સિસ્ટમનો ભાગ ખરુ ને પાવર સિસ્ટમ અને ટાઈ લાઇન ભાગ તરીકે કહો છો અને પછીથી આપણે પછીથી કહીશું અને આ જનરેશન પણ પછીથી જોઇશું કે તે ક્યાંથી આવશે જ્યારે તમે ક્ષેત્ર 2 માટે કરશો ત્યારે તેથી અને સંપૂર્ણ બ્લોક ડાયાગ્રામ તેથી આ આ સમીકરણ છે આ સમીકરણ સમીકરણ 28 ખરેખર આ બ્લોક ડાયાગ્રામ દ્વારા રજૂ થાય છે જે અહીં લખ્યું છે કે સમીકરણ 28 ની બ્લોક ડાયાગ્રામ રજૂઆત આકૃતિ 18 માં આપવામાં આવી છે આ આકૃતિ 18 છે બરાબર આગળનું એ જ રીતે છે ક્ષેત્ર 2 માટે ક્ષેત્ર 2 ના બ્લોક ડાયાગ્રામનું પ્રતિનિધિત્વ આકૃતિ 19 માં આ એક આકૃતિ 2 માં આપવામાં આવ્યું છે આ શું થશે કે તમે જાણો છો માફ કરશો ક્ષેત્ર ૨ માં તે અને ત્યાં હશે અને આ તમારું છે વસ્તુઓ અહીં કેવી રીતે આવી રહી છે આ કારણ કે આ ખરેખર છે તેથી જો તમે ક્ષેત્ર 2 ને ધ્યાનમાં લો તો આ ક્ષેત્ર કહો જો તમે માનશો તો અહીં જોશો તો હું છું અહીં હું ફક્ત તેને અહીં બનાવું છું જો આ તમારું જનરેટર ક્ષેત્ર 1 છે તેથી આ પાવર કહો કે ને કારણે અને આ તમારો બરાબર છે અને આ બાજુ અને આ દિશા જો તમે તેને બનાવો છો લોસ અવગણવામાં આવે છે તેનો અર્થ એ કે પાવર બેલેન્સ સમીકરણ ખરેખર તે જ રીતે તમને મળશે તે તમારા આ સમીકરણની બરાબર છે જો તમને મળશે કે પાવર અસંતુલન દરમિયાન જો તમે આ લખી શકો છો તે તમારું છે અને અને બીજી વાત એ છે કે આપણે જોયું છે કે તેથી અહીં જો તમે આને અવેજી કરો છો તો તે બની જશે સમીકરણ 26 થી એ બરાબર છે એ નજીવી સિસ્ટમ ફ્રીકવંસી છે તેથી આ ક્ષેત્ર 2 માટે આ ક્ષેત્ર 2 માટે છે હવે જો તમે ફરીથી લેપ્લેસ ટ્રાંસફોર્મ લેશો તો તમને તે જ મળશે જે તમે કહો છો તે જ તમારા ને બદલે તમારું હશે અને આ ખરેખર છે તે ખરેખર બરાબર છે બરાબર આપણે તે જોયું છે તેથી જ તે આવી રહ્યું છે તે બ્લોક ડાયાગ્રામ આની જેમ બનાવવામાં આવે છે અને તેથી તે અહીં લખ્યું છે તેથી અને આ અને આ માઇનસ છે તો આ છે આ છે આ ખરેખર આકૃતિ 19 છે આ ક્ષેત્ર 2 નો બ્લોક ડાયાગ્રામ ભાગ છે તેથી આ પાવર સિસ્ટમ છે આ ટાઇ પાવર છે આપણે જોઈશું કે તે ક્યાંથી આવે છે અને આ છે અને આ માઇનસ ડેલ્ટા છે તમારા માઇનસ બરાબર તેથી આ કિસ્સામાં મારો મતલબ એ કે આ કિસ્સામાં મારો મતલબ એ છે કે તમારું તે છે જે તમે કહો છો તે પછી આપણે બ્લોક ડાયાગ્રામ પૂર્ણ કરવો પડશે તેથી આપણે તેમાંથી શું કરીશું કે તમારા સમીકરણ 24 માંથી આ સમીકરણ 24 થી જો તમે આના પર આવો છો બરાબર અથવા હું આની જેવું લખી રહ્યો છું કે સમીકરણ 24 તમે આની જેમ લખ્યુ છે શોધવાને બદલે હું અહીં લખી રહ્યો છું

તેથી જો તમે લેપ્લેસ ટ્રાન્સફોર્મ લો છો તો તે હશે હું કૌંસમાં મૂકી રહ્યો નથી તે સમજી શકાય તેવું છે બરાબર તેના બરાબર છે તેનો અર્થ એ કે ટાઇ લાઇન પાવર સમીકરણ ને પણ લેપ્લેસ ટ્રાન્સફોર્મ ની દ્રષ્ટિએ રજૂ કરી શકાય છે બરાબર તો તેથી જ આપણે લખી રહ્યા છીએ જે આ લે છે તે ખરેખર આ તમારું સમીકરણ 24 હતું આ ખરેખર સમીકરણ 24 હતું તમે પહેલા જોયું હશે હવે તેથી આ ટાઇ લાઇનની બ્લોક ડાયાગ્રામ રજૂઆત છે તેનો અર્થ એ કે ટાઈ લાઇન પણ એસ ડોમેનમાં જ મોડેલ કરી શકાય છે તેથી આ ટાઇ લાઇન પાવર સમીકરણ છે તેથી હવે જો તમે હમણાં બ્લોક ડાયાગ્રામ પૂર્ણ કરો છો એનો અર્થ એ કે આ ટાઇ આ જે બધું જોયું છે તે આપણે પહેલાંના બ્લોક ડાયાગ્રામમાં જોયું છે આ બરાબર ખરેખર આ તમારો છે આ છે અહીં પણ છે ખરુ ને અને આ તમારે અહીંથી આ સમીકરણથી જોડવું પડશે અહીં આ માંથી હવે જો તમે બે ક્ષેત્ર સિસ્ટમનો સંપૂર્ણ બ્લોક ડાયાગ્રામ બનાવો તો પછી તે આના જેવો થશે તેથી જો તમે આની તપાસ કરો છો તો આ તમારું ક્ષેત્ર 1 છે આ નિયંત્રણ સિગ્નલકંટ્રોલ સિગ્નલ u1 છે આ અલગ સિસ્ટમ માટે છે જે તમે જોયું છે કે આ અહીં આવતો હતો પછી માઇનસ ફીડબેક અહીં બરાબર પરંતુ અહીં તે ક્ષેત્ર એક છે તેથી એ અહીં આવે છે આ ફક્ત નોન રિહિટ ટર્બાઇન માટે જ છે કારણ કે જો હું અહીં દરેક દીઠ 1 વધુ બ્લોક મૂકવાનો પ્રયત્ન કરું છું અને આ તમારું છે આ છે અને આ તમારું ડિસ્ટર્બન્સ 1 છે આ છે આ છે તેવી જ રીતે અહીં આ u2 નિયંત્રણ સિગ્નલકંટ્રોલ સિગ્નલ છે આ છે તે છે આ ડિસ્ટર્બન્સ માઇનસ છે અને આ છે આ છે તેથી હમણાં જ આપણે હવે ડેલ્ટા જોયું છે તેથી આ તે આ બ્લોક છે તો તેથી આ આપણે હમણાં જોયું છે બરાબર તમારો જે પણ આપણે તેમાં જોયું છે તે જ રીતે આપણે અહીં પણ જોયું છે કે આ છે આ પણ આપણે તમે જોયું છે તમે જાણો છો તે અગાઉનો બ્લોક ડાયાગ્રામ કે આ ખરેખર એક મોડેલિંગ છે તેથી આ બ્લોક ડાયાગ્રામ આપણે જોયો છે આ એક જ વસ્તુ આપણી પાસે સમાન છે તે અહીં છે અહીં પણ તે જ વસ્તુ તો આ છે ખરુ ને તેથી તે માઇનસ છે તો અને આ છે અને આ તમારો છે ખરું ને તેથી આ બે ક્ષેત્ર એકબીજા સાથે જોડાયેલ સિસ્ટમ બ્લોક ડાયાગ્રામ છે ધારો કે દરેક ક્ષેત્રમાં ત્યાં એક એકમ છે જો તમારી પાસે સંયુક્ત મોડેલિંગ જેવા વધુ એકમ હોય તો તમારે મૂકવું પડશે તો ઘણા હવે વર્ગખંડના હેતુ માટે મને લાગે છે કે હું વર્ગખંડના હેતુને કહું છું આ બરાબર છે ખરું ને તેથી આ નિયંત્રણ સિગ્નલ છે પછીથી આપણે તે જોઇશું હવે પ્રશ્ન એ છે કે આપણે તેને સ્થિતી ચલ સ્વરૂપમાં મૂકવા પડશે કે જે Ẋ AX p BU હવે મેં આ બધી બાબતો તમારા માટે લખી છે પરંતુ મને બીજી બધી વાત લખવા દો કે સ્થિતી ચલસ્ટેટ વેરિએબલ ચિહ્નિત થયેલ છે તે આરબીટ્રરી છે ખરેખર અહીં તમે જે ઇચ્છો તે આરબીટ્રરી છે તેનાથી કોઈ ફરક પડતો નથી પરિણામ એકસરખું જ રહેશે પરંતુ અહીં ફ્રીકવંસી x1 છે કે તેથી જ આપણે x1 બનાવ્યો છે કારણ કે આપણો રસ સામાન્ય રીતે ફ્રીક્વન્સીઝ અને ટાઇ પાવર હશે બરાબર મારો અર્થ જનરેશન પણ છે હવે તેથી જ એ x1 તરીકે ચિહ્નિત કરેલ છે એ સ્થિતી ચલ x2 તરીકે આપવામાં આવે છે અને ટાઈ પાવર તે સ્થિતી ચલ x3 આપવામાં આવેલ છે આ આપણે જનરેશન 1 લખ્યું છે જે x4 તરીકે લખ્યું છે અને પે જનરેશન 2 એ x5 તરીકે લખ્યું છે અને અહીં તે x6 છે અને તમારું માત્ર ગર્વર્નર આઉટપુટ બરાબર છે અને તે આ છે આ સીધું માપવા યોગ્ય પ્રમાણમાં નથી અને આ તમારો એ x7 આપેલ છે તેથી સિસ્ટમ ખરેખર છે ત્યાં છે અને જો તમે ત્યાં તપાસ કરો છો કે ત્યાં બે અવ્યવસ્થા છે તમારું એલીમેન્ટ ત્યાં છે અને ત્યાં બે નિયંત્રણ સંકેતો છે ત્યાં u1 u2 છે અને ત્યાં આવા 7 બ્લોક્સ છે તમે ત્યાં તમારૂ લેપ્લેસ ટ્રાન્સફોર્મ કરો છો તે એસ એ ટર્મ એસ ને રજૂ કરે છે તેનો અર્થ એ કે આ સિસ્ટમનો ઓર્ડર 7 છે મેટ્રિક્સ એ 7 x 7 હશે અને 2 યુ ત્યાં u1 u2 હશે બે નિયંત્રણ સંકેતો છે તેનો અર્થ એ કે બી મેટ્રિક્સ એ 7 થી 2 અને ડિસ્ટર્બન્સ 1 એ હશે તેથી ડિસ્ટર્બન્સ મેટ્રિક્સ એ 7 x 2 હશે તેથી આ સમીકરણ જયારે લખશું ફક્ત હું તમારા બધા માટે આ બાબત લખી રહ્યો છું પહેલા તમે x1 લો ખરું ને તેથી જો તમે બધું અહીં લખ્યું છે પરંતુ હું તમને બતાવીશ કે આપણે તેને કેવી રીતે બનાવી રહ્યા છીએ તેથી જો તમે x1 લો આ પહેલા 1 તો તે હું અહીં બનાવું છું જ્યારે હું અહીંથી આ બનાવું છું ત્યારે જ આ રેકોર્ડિંગ વસ્તુ જોઇશું તો તમે ફક્ત તમારી નોટબુક પર આ નોટ લખો અને પહેલા આ એક પછી એક પછી એક બનાવો ખરુ ને હવે જ્યારે આપણે લખીશું તેનો અર્થ એ કે જો તમે ક્રોસ ગુણાકાર માટે જાઓ છો તો તે છે

માની લો કે બધી પ્રારંભિક પરિસ્થિતિઓ 0 છે તેથી આ તે છે કે તમારું પ્રથમ સમીકરણ તેથી તે જ રીતે જો તમે તમારુ તમે જેને કહો છો તે બીજુ એક લે છે જેમ કે તમે જે કહો છો તે તમારું નહીં હોય તમે મૂંઝવણમાં આવો નહીં અથવા કંઈપણ નહીં તો તમે તેને સરળતાથી તમારુ પોતાનું બનાવી શકો છો હવે બીજું શું કરશો જો તમે આ સમીકરણ તરફ ધ્યાન આપો તો આપણે x2 બરાબર લખી શકીએ છીએ તો આ બીજું સમીકરણ છે આભાર આપણે પાછા મળીશું